આ લેક્ચરમાં આપણે ARM માઇક્રોકન્ટ્રોલર્સ પર અમારી ચર્ચા શરૂ કરીશું તેમનું આર્કિટેક્ચર કેવું છે તેમની વિશેષ સુવિધાઓ શું છે અને તે માઇક્રોકન્ટ્રોલર્સની જૂની જનરેશનથી કેવી રીતે અલગ છે આ લેક્ચરનો વિષય ARM માઇક્રોકન્ટ્રોલરનું આર્કિટેક્ચર છે આ લેક્ચરનો પહેલો ભાગ છે આ લેક્ચરમાં આપણે માઇક્રોકન્ટ્રોલર્સની ARM શ્રેણી તેઓ કેવી રીતે વિકસ્યા છે અને કેટલીક મહત્વપૂર્ણ આર્કિટેક્ચરલ ફીચર્સ વિશેના કેટલાક સામાન્ય વિચારોને આવરીશું ચાલો આપણે ઇતિહાસમાં જોઈએ આર્કિટેક્ચરલ આઇડિયા કે જે માઇક્રોકન્ટ્રોલર્સના આ ARM ક્લાસમાં વિકસ્યા છે તે 1983 માં ખૂબ જ વિકાસ પામ્યા હતા Acorn કમ્પ્યુટર્સ નામની એક કંપની હતી જે આવા વિચારોનો વિકાસ કરવા વાળી અને વિકસિત કરનારી પ્રથમ કંપની હતી હવે આ વિચારો થોડા અલગ હતા કારણ કે તે RISC આર્કિટેક્ચર ખ્યાલને આધારે આર્કિટેક્ચરલ આઇડિયા વિકસાવવાનું શરૂ કર્યું અને તે સમયે Mostek નામની કંપનીમાંથી 6502 નામનો ખૂબ જ લોકપ્રિય માઇક્રોપ્રોસેસર હતો જેનો ઉપયોગ BBC માઇક્રો કહેવાતા ખૂબ જ લોકપ્રિય માઇક્રોકોમ્પ્યુટર્સમાં થતો હતો આ લોકોનો પ્રથમ પ્રયાસ તે પ્રોસેસરને વધુ શક્તિશાળી પ્રોસેસર દ્વારા બદલવાનો હતો જે BBC માઇક્રોને ઝડપી અને વધુ શક્તિશાળી બનાવશે આનું પરિણામ પ્રથમ વ્યાપારી RISC ઇમ્પ્લિમેનટેશનમાં આવ્યું તે સમય દરમિયાન તેને ARM કહેવાતું ન હતું પરંતુ તે ARM આર્કિટેક્ચરમાં વિકસ્યું હતું એક એવી કંપની હતી જેની સ્થાપના છેવટે 1990 માં થઈ ARM નામ એડવાન્સ્ડ RISC મશીનનું ટૂંકું નામ છે તેથી તમે નામમાં જ જોશો કે RISC શબ્દ જડિત છે ARM આર્કિટેક્ચર આવશ્યકપણે RISC આર્કિટેક્ચરલના ખ્યાલમાંથી ઉધાર લીધેલો છે શરૂઆતમાં આ કંપની ARMની સંયુક્ત રીતે રચના કરવામાં આવી હતી અને Acron ની માલિકીની હતી જે તેનો આરંભ કરનાર હતો Apple પણ ત્યાં હતી અને VLSI નામની બીજી કંપની પણ હતી આ ત્રણેય કંપનીઓએ એક સાથે આવીને ARM નામની આ નવી કંપનીની રચના કરી હવે ARM વિશે શું રસપ્રદ છે શા માટે આપણે ARM વિશે ખાસ વાત કરવાની છે તમે આ કોર્ષમાં પૂછી શકો છો કે શા માટે આપણે એમ્બેડેડ સિસ્ટમો શીખવવા માટે ARM નો ખાસ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ એ છે કે ઘણી બધી એપ્લિકેશનોમાં ARM નો ઉપયોગ વધુને વધુ કરવામાં આવી રહ્યો છે તે માઇક્રોકન્ટ્રોલર્સની સૌથી લોકપ્રિય કેટેગરી છે જે એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશનમાં ગંભીરતાથી ઉપયોગમાં લેવાય છે ચાલો આપણે કેટલાક એવા દાખલા લઈએ જેના વિશે તમે બધા જાણો છો Apple નાં આઇપોડ જેના દ્વારા તમે સંગીત સાંભળી શકો છો ત્યાં એક ARM પ્રોસેસર હતો Benq Sony Ericsson આ ખૂબ જાણીતી કંપનીઓ છે જે ટીવી સેટ અને ઘણા ઓડિઓ વિઝ્યુઅલ ઉપકરણો બનાવે છે આ દરેક સાધનોની અંદર ARM પ્રોસેસર છે સામાન્ય રીતે તેઓએ ARM 9 નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું પરંતુ પછીથી તેઓએ ARM પ્રોસેસરોના પછીના વર્ઝનમાં તેને અપગ્રેડ કર્યું Apple આઇફોન આપણે બધા પરિચિત છીએ અને કેટલાક ખૂબ જ લોકપ્રિય Nokia ફોન્સમાં બધાની અંદર ARM11 પ્રોસેસર છે હવે આ આંકડા એક સુંદર જૂનો ભાગ છે 2010 સુધી બધી એમ્બેડેડ એપ્લિકેશનોમાંથી 90 અંદર આ પ્રકારનાં ARM પ્રોસેસરો હતા જ્યારે તમે એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશન વિશે વાત કરો છો ત્યારે એપ્લિકેશન પર આધાર રાખીને તમે નક્કી કરો કે પ્રોસેસરથી તમને કેટલા પાવરની જરૂર છે જો તે ખૂબ જ સરળ એપ્લિકેશન છે તો તમારે ARM જેટલા શક્તિશાળી પ્રોસેસરની જરૂર નથી તમે 8 બીટ PIC માઇક્રોકન્ટ્રોલર્સનો ઉપયોગ કરી શકો છો ARM પ્રોસેસર સામાન્ય રીતે 32 બીટ અને તેથી વધુ હોય છે તેથી જ્યારે તમને વધારે ગણતરીની ક્ષમતાની જરૂર હોય ત્યારે તમે ARM પ્રોસેસરનો ઉપયોગ કરો છો જે તમારી એમ્બેડેડ સિસ્ટમનું હૃદય બનાવશે હવે બીજી વાત એ છે કે ARM પ્રોસેસરોમાં ખૂબ ઓછો વીજ વપરાશ હોય છે અને અલબત્ત વ્યાજબી રીતે સારું પ્રદર્શન આપે છે આ ઓછા વીજ વપરાશને કારણે તેઓ બેટરી સંચાલિત ઉપકરણોમાં ખૂબ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે મોબાઇલ ફોન જેવા ઘણા બેટરી સંચાલિત ઉપકરણો છે જો તમે આ ડાયાગ્રામ પર નજર નાખો તો તે વર્ષોથી ARM આધારિત પ્રોસેસરો અને ASIC નો વિકાસ બતાવે છે પ્રથમ વસ્તુ એ છે કે ARM એ RISC આધારિત આર્કિટેક્ચર છે RISC આર્કિટેક્ચર શું છે તે આપણે થોડી વિગતમાં જઈશું તે પરંપરાગત માઇક્રોકન્ટ્રોલર્સ જેની ખૂબ જ પ્રીમિટિવ પ્રકારની ડિઝાઇન હતી તેના વિરુદ્ધ કેટલાક અદ્યતન આર્કિટેક્ચરલ આઇડિયાસ્ ઉધાર લે છે મેં 8051 વિશે વાત કરી હતી જે ખૂબ જ લોકપ્રિય માઇક્રોકન્ટ્રોલર હતું પરંતુ આર્કિટેક્ચર મુજબ તે ખૂબ જ પ્રીમિટિવ હતું તેમાં કોઈ પણ પ્રકારની આર્કિટેક્ચરલ એનહેન્સમેન્ટ અથવા અદ્યતન સુવિધાઓનો ઉપયોગ થતો ન હતો જેમ કે મેં તમને કહ્યું હતું કે આ ARM પ્રોસેસર ફક્ત એક જ નથી પરંતુ પ્રોસેસરોનો એક આખો પરિવાર છે અને સૌથી અગત્યની બાબત એ છે કે બેકવર્ડ કમ્પેટીબીલીટી જાળવવા માટે આ બધા આવશ્યકપણે એક સામાન્ય ઇન્સટ્રક્શન સેટ શેર કરે છે અલબત્ત પછીની જનરેશન્સમાં કેટલીક વધારાની ઇન્સટ્રક્શન્સ ઉમેરવામાં આવી છે પરંતુ જૂની ઇન્સટ્રક્શન્સ પણ આ રીતે પૂરી કરવામાં આવે છે જેમ કે જૂની જનરેશન માટે વિકસાવવામાં આવેલ પ્રોગ્રામ આગામી જનરેશન માટે પણ ખૂબ સારી રીતે ચાલે છે હવે અહીં ડિઝાઇન ફિલસૂફી અલબત્ત હતી આપણને એક નાના પ્રોસેસરની જરૂર છે જેથી આપણી પાસે વીજળીનો વપરાશ ઓછો થઈ શકે અને એમ્બેડેડ સિસ્ટમ્સ એપ્લિકેશન માટે તેને વાપરી શકાય તેથી પ્રોસેસરનું કદ નાનું હોવું જોઈએ તે ઓછી શક્તિ અને ઉચ્ચ કોડ ડેન્સિટીનો વપરાશ કરે છે તમે માઇક્રોકન્ટ્રોલર્સમાં જોશો મેં કહ્યું હતું કે પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી બધી ચિપની અંદર છે રિયલ એસ્ટેટની અછત છે તમે અંદર ખૂબ મોટી મેમરી મૂકી શકતા નથી તેથી પ્રોગ્રામના કદની મહત્તમ મર્યાદા છે જે તમે ચલાવી શકો છો ચાલો કહી શકીએ કે પ્રોગ્રામ મેમરીનું કદ 100 કિલોબાઇટ છે હું જે પણ લખું છું તે આ 100 કિલોબાઇટ્સની અંદર ફિટ થવું જોઈએ તેથી જો મારી ઇન્સટ્રક્શન સેટ સમર્થન આપે છે કે આ 100 કિલોબાઇટ્સમાં હું મારા કોડને ખૂબ સરસ રીતે પેક કરી શકું છું જેથી હું અમુક પ્રકારની સ્પર્ધાત્મક આર્કિટેક્ચરની તુલનામાં વધુ કાર્યક્ષમતા લાગુ કરી શકું જ્યાં સમાન વસ્તુને અમલમાં મૂકવા માટે વધુ મેમરીની જરૂર પડશે મારો કહેવાનો અર્થ એ છે કે ધારો કે મારી પાસે એક એપ્લિકેશન X છે જે હું એક પરંપરાગત આર્કિટેક્ચરમાં અમલમાં મૂકવા માંગુ છું કદાચ તેને 120 કિલોબાઇટની જરૂર પડશે પરંતુ RISC ARM આર્કિટેક્ચરમાં હું તેને 100 કિલોબાઇટની અંદર ફિટ કરી શકું છું આ કંઈક છે જેને ઉચ્ચ કોડ ડેન્સિટી કહેવામાં આવે છે કેટલીક ઇન્સટ્રક્શન સુવિધાઓ છે જે અમને જરૂરી ઇન્સટ્રક્શન્સની સંખ્યા ઘટાડવાની મંજૂરી આપે છે આ મર્યાદિત મેમરી અને ફિજિકલ સાઇઝ ના નિયંત્રણોનો લાભ લઈ શકે છે અને અલબત્ત અહીં ઇન્ટરફેસમાં ઘણી રાહત છે અમે ઘણી બધી મેમરી સિસ્ટમો સાથે ખૂબ ધીમી અથવા પ્રમાણમાં પણ ઇન્ટરફેસ કરી શકીએ છીએ અને અલબત્ત રિડયુસ ડાઇ સાઇઝ નો અર્થ એ છે કે જ્યારે તમે ખરેખર ચિપ બનાવતા હોવ ત્યારે તે સિલિકોનનું કદ ખૂબ નાનું હોય છે જેથી જ્યારે તમે ASIC નો વિકાસ કરો ત્યારે તે તેનો ખૂબ જ નાનો ભાગ વાપરે છે તેથી બાકીની જગ્યાનો ઉપયોગ તમે વધુ કરવા ફંક્શનાલિટી માટે ASIC ને ખૂબ શક્તિશાળી બનાવવા કરી શકો છો કેટલાક લોકપ્રિય ARM આર્કિટેક્ચર્સ અહીં બતાવ્યા છે હું ફક્ત ત્રણ જ બતાવી રહ્યો છું ARM 7 9 10 ત્યાં 11 અને તેથી વધુ છે ARM 7 પાસે 3 પાઇપલાઇન સ્ટેજીસ છે અમે પછીથી પાઈપલાઈન વિશે વાત કરીશું હવે પાઇપલાઇન સ્ટેજનો આવશ્યક અર્થ એ છે કે ઇન્સટ્રક્શન્સ કેવી રીતે ચલાવવામાં આવે છે ત્યાં 3 સ્ટેજીસ છે ફેચ ડીકોડ એક્સેક્યૂટ તે ઉચ્ચ કોડ ડેન્સિટી અને ઓછા વીજ વપરાશને ટેકો આપે છે તમારે દરેક જગ્યાએ ખૂબ ઊંચા પાવર ARM પ્રોસેસરોની જરૂર નથી તમારે મોબાઇલ ફોનની અંદર જે પણ જોઈએ તે જરૂરી છે રેફ્રિજરેટરની અંદર તમારે ત્યાં ખૂબ સરળ પ્રકારની ગણતરીઓની જરૂર છે ARM 9 ની પ્રથમ વાત એ છે કે આ બધા બેકવર્ડ કમ્પેટીબલ છે પરંતુ પાઇપલાઇન સ્ટેજીસ 5 માં વધારી દેવામાં આવે છે ફેચ ડીકોડ એક્સેક્યૂટ મેમરી રાઇટ અને કેશ મેમરીનો ખ્યાલ આવ્યો અને ત્યાં એક અલગ ઇન્સટ્રક્શન કેશ અને અલગ ડેટા કેશ છે ARM 7 માં ઇન્સટ્રક્શન અને ડેટા બંને સમાન મેમરીમાં હતા તેથી તે વોન ન્યુમેન આર્કિટેક્ચર જેવું હતું પરંતુ ARM 9 થી આર્કિટેક્ચર હાર્વર્ડ આર્કિટેક્ચર તરફ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું ARM 10 માં ખસેડવું મુખ્ય તફાવત એ પાઇપલાઇન હતો જેને ઇશ્યૂ તરીકે ઓળખાતા બીજા સ્ટેજમાં ઉમેરીને આગળ વધારવામાં આવ્યો આ રીતે મૂળભૂત આર્કિટેક્ચર એ નવીન પ્રકારના આર્કિટેક્ચરલ ખ્યાલો ઉમેરીને પ્રોસેસરને વધુ શક્તિશાળી અને ઝડપી બનાવવાનું શરૂ કર્યું આ ટેબલ ARM કુટુંબના 4 સભ્યો ARM 7 9 10 અને 11 ની વચ્ચે ઝડપી સરખામણી આપે છે સૌ પ્રથમ તે કયા વર્ષમાં રજૂ થયું તું તે પણ જોઈ શકો છો પ્રથમ વસ્તુ પાઇપલાઇનમાં ડેપ્થ છે ડેપ્થનો અર્થ એ છે કે પાઇપલાઇનના કેટલા સ્ટેજીસ છે તેથી એક્સેકયુશનને અમુક અર્થમાં ઝડપી બનાવવા માટે અમે પાઇપલાઇનમાં સ્ટેજીસની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ કેટલીકવાર પ્રોસેસરની ગતિ એ નક્કી કરવામાં આવે છે કે આપણે ક્લોકને કેટલું ઝડપી બનાવી શકીએ છીએ ARM7 માં તે 80 મેગાહર્ટ્ઝ હતી ત્યારબાદ 150 260 335 અને તેથી વધુ તેથી ક્લોકની ફ્રિક્વન્સી વધી રહી છે પ્રોસેસરો ઝડપી થઈ રહ્યા છે પાવર વપરાશ એ ક્લોકની ફ્રિક્વન્સીનું એક માપ પણ છે વીજ વપરાશ તે ક્લોક જેટલો ઝડપી હશે તેથી તમારે ક્લોકની ફ્રિક્વન્સીના સંદર્ભમાં વીજ વપરાશનો અંદાજ કાઢવો જોઈએ કારણ કે દરેક માઇક્રોકન્ટ્રોલરમાં ક્લોકની ફ્રિક્વન્સીની મર્યાદા હોય છે તે તમને કઈ ક્લોકની ફ્રિક્વન્સી જોઈએ છે તેના પર નિર્ભર કરે છે જો તમે નીચલા ક્લોકની ફ્રિક્વન્સી સાથે ઓપરેટ કરી શકો અને તમારા હેતુને બરાબર ઠીક કરી શકો તો તમે ઓછી શક્તિનો વપરાશ કરો છો તેથી માઇક્રોકન્ટ્રોલર્સમાં વીજ વપરાશ સામાન્ય રીતે મેગાહર્ટ્ઝ દીઠ મિલિવોટ દ્વારા માપવામાં આવે છે માઇક્રોકન્ટ્રોલર્સમાં તમે મેગાહર્ટ્ઝ દીઠ સેકંડ દીઠ મિલિયન ઇન્સટ્રક્શન્સ દ્વારા ખાસ કરીને થ્રુપુટને માપી શકો છો ARM7 વોન ન્યુમેન પર આધારિત હતું પરંતુ ત્યારબાદ હાર્વર્ડ આર્કિટેક્ચર્સ તરફ એક મૂવ છે અને પ્રોસેસરની અંદર બિલ્ટ ઇન મલ્ટીપ્લાયર છે પ્રથમ બે જનરેશનમાં 8 x 32 ગુણાકાર હતો જ્યારે પછીની બે જનરેશન માટે 16 x 32 નો મલ્ટીપ્લાયર હતો કારણ કે ઘણી એપ્લિકેશનોમાં વારંવાર ગુણાકાર ઓપરેશનની જરૂર હોય છે તેથી જો ત્યાં કોઈ હાર્ડવેરમાં મલ્ટીપ્લાયર બિલ્ટ ઈન છે તો તે ઓપરેશનને નોંધપાત્ર રીતે ઝડપી બનાવે છે નોંધવાની વાત એ છે કે ARM RISC આર્કિટેક્ચર પર આધારિત છે RISC કેટલીક આર્કિટેક્ચરલ ફીચર્સ પર આધારિત છે આ આર્કિટેક્ચરલ ફીચર્સ આના જેવા છે ઇન્સટ્રક્શન્સના સંદર્ભમાં ઇન્સટ્રક્શન્સની સંખ્યા ઓછી છે ઇન્સટ્રક્શન્સ સરળ છે કે જેથી બધી ઇન્સટ્રક્શન્સ એક જ સાઇકલમાં ચલાવી શકાય તે બધી નિશ્ચિત લંબાઈની છે જેથી ઇન્સટ્રક્શનનું ડીકોડિંગ ખૂબ સરળ થઈ જાય અને કંટ્રોલ માટેનું હાર્ડવેર ખૂબ સરળ બને પછી અહીં પાઇપલાઇનના સંદર્ભમાં આપણે પછી જોશું કે બધા આધુનિક દિવસના પ્રોસેસરોમાં પાઇપલાઇનમાં ઇન્સટ્રક્શન્સ સામાન્ય રીતે ચલાવવામાં આવે છે હવે જો ઇન્સટ્રક્શન્સ સરળ હોય તો તેઓ નિશ્ચિત લંબાઈની હોય છે તો પછી ઇન્સટ્રક્શનનું ડીકોડિંગ ખૂબ સરળ બને છે તમે એક સ્ટેજ પર ડીકોડ કરી શકો છો તમારે ફરીથી ઇન્સટ્રક્શન તરફ જોવાની જરૂર નથી અને આ ઇન્સટ્રક્શન શું હતી તે શોધવાનો પ્રયાસ કરશે નહીં માઇક્રોપ્રોગ્રામિંગની જરૂર નથી જે જટિલ ઇન્સટ્રક્શન સેટ કમ્પ્યુટર્સ માટે એક સ્ટાન્ડર્ડ નૉર્મ છે તમે હાર્ડવેરમાં કંટ્રોલ યુનિટ નો સીધો અમલ કરી શકો છો આ પણ વધુ ઝડપથી બને છે અને તમે તેને હાઇ ક્લોક પર ચલાવી શકો છો RISC આર્કિટેક્ચરની એક લાક્ષણિકતા એ છે કે જનરલ પર્પસ રજિસ્ટર્સ ખૂબ મોટી સંખ્યામાં હોય છે સામાન્ય રીતે 32 અથવા તેથી વધુ CISC થી વિપરીત બહુ ઓછા સ્પેશિયલ પર્પસ રજિસ્ટર છે જેવા કે પ્રોગ્રામ કાઉન્ટર્સ સ્ટેક પોઇંટર બેઝ રજિસ્ટર જેવા ઘણા સ્પેશિયલ પર્પસ રજિસ્ટર છે અને બીજી અગત્યની બાબત એ છે કે RISC એ લોડસ્ટોર આર્કિટેક્ચર પર આધારિત છે જેનો અર્થ છે કે રજિસ્ટર અને મેમરી વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે જવાબદાર કેટલાક લોડ અને સ્ટોર ઇન્સટ્રક્શન્સ છે અન્ય બધી ઇન્સટ્રક્શન્સ ફક્ત રજિસ્ટર પર કાર્ય કરે છે તેઓ મેમરીને એક્સેસ કરતી નથી આ પ્રકારના ઇન્સટ્રક્શન સેટને કેટલીકવાર લોડ સ્ટોર આર્કિટેક્ચર કહેવામાં આવે છે જ્યાં ફક્ત લોડ અને સ્ટોર ઇન્સટ્રક્શન્સ મેમરીને એક્સેસ કરે છે અને અન્ય બધી ઇન્સટ્રક્શન્સ ફક્ત રજિસ્ટર પર કાર્ય કરે છે હવે મેં અગાઉ કહ્યું હતું કે આજના CISC મશીનો જેમ કે માઇક્રો પ્રોગ્રામિંગનો ઉપયોગ કરે છે તે મશીનોના Intel ક્લાસની જેમ તેઓ તે કોમ્પ્લેક્સ ઇન્સટ્રક્શન્સ ને કેટલાક પ્રકારના માઇક્રોપ્રોગ્રામમાં ટ્રાન્સલેટ કરે છે જે RISC ઇન્સટ્રક્શન્સ જેવા લાગે છે તેથી તેઓ RISC ખ્યાલને અમુક રીતે લાગુ કરે છે તેઓ પ્રારંભિક ટ્રાન્સલેશન કરે છે જે પછી તેઓ સ્ટાન્ડર્ડ RISC તકનીકોનો ઉપયોગ કરીને ચલાવે છે હવે ARM વિશે વાત કરું છું જોકે નામ ARM માં આ RISC શામેલ છે આ મધ્ય R એ RISC નું ટૂંકું નામ છે સાચા અર્થમાં ARM એ શુદ્ધ RISC આર્કિટેક્ચર નથી કેટલાક ફીચર્સ છે જે આર્કિટેક્ચરમાં રજૂ કરવામાં આવે છે કારણ કે તે એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશનમાં ખૂબ ઉપયોગી છે જેમાં RISC લાક્ષણિકતાઓ નથી કેટલાક તફાવતો નીચે મુજબ છે અમુક ઇન્સટ્રક્શન્સના અમલ માટે ક્લોક સાઇકલની વેરિએબલ સંખ્યાની જરૂર હોય છે RISC ની વાત કરતી વખતે મેં કહ્યું કે બધી ઇન્સટ્રક્શન્સ એક જ ક્લોક સાઇકલમાં ચલાવવી જોઈએ પરંતુ ARM માં કેટલીક ઇન્સટ્રક્શન્સ વધુ જટિલ હોઈ શકે છે તેને મલ્ટિપલ ક્લોકસની જરૂર પડી શકે છે એક ક્લાસિક ઉદાહરણ મલ્ટીપલ રજિસ્ટર લોડ સ્ટોર છે સામાન્ય રીતે આપણે રજિસ્ટરમાં મેમરીમાંથી કોઈ મૂલ્ય લોડ કરીએ છીએ પરંતુ ARM સ્પષ્ટ કરે છે કે લોડ થયેલ મૂલ્ય ચાલો કહીએ કે 4 રજિસ્ટરમાં લોડ થશે તેથી તે 4 રજિસ્ટરમાં લખવા માટે તમારે 4 ક્લોક પલ્સીસની જરૂર છે તમે આ એક સાઇકલમાં કરી શકતા નથી આવી મલ્ટિપલ ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રક્શન્સ ARM માં સપોર્ટેડ છે અને ત્યાં એક બેરલ શિફ્ટર કરીને છે જે એક ખૂબ જ સામાન્ય આર્કિટેક્ચરલ ખ્યાલ છે તે એક હાર્ડવેર છે જે એક જ સાઇકલમાં બહુ અસરકારક રીતે મલ્ટિપલ બીટ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે આ બેરલ શિફ્ટર ARM આર્કિટેક્ચરનો એક ભાગ છે અને ઘણી ઇન્સટ્રક્શન્સ છે જે સીધા જ આ બેરલ શિફટિંગ કેપેબિલિટી નો ઉપયોગ કરે છે હું એક ઉદાહરણ લઉં માની લો કે ત્યાં એક ADD ઇન્સટ્રક્શન છે જેમાં 2 રજિસ્ટર ઉમેરવામાં આવ્યા છે ચાલો કહીએ કે r2 અને r3 તે ઉમેરે છે પરંતુ હું એમ પણ કહી શકું છું કે તમે r2 ઉમેરો અને r3 ને 4 પોઝિશન્સ ડાબી બાજુ ખસેડો 4 પોઝિશન્સ ડાબી બાજુ ખસેડવાનું બેરલ શિફ્ટર દ્વારા કરવામાં આવશે તે કોઈપણ વધારાનો સમય લેશે નહીં તે એક ક્લોક સાઇકલમાં બધું થઈ શકે છે બેરલ શિફ્ટરની હાજરીને કારણે આ પ્રકારના શિફ્ટ અને ઓપરેટ કરવા માટેની ઇન્સટ્રક્શન્સ શક્ય છે અને બીજી સુવિધા એ છે કે તમે થમ્બ મોડમાં ARM ગોઠવી શકો છો થમ્બ ARM ઇન્સટ્રક્શન્સનો સબસેટ છે જે 16 બીટ મોડમાં કાર્ય કરે છે સામાન્ય રીતે ARM પ્રોસેસરો 32 બીટ પ્રોસેસર હોય છે પરંતુ ઘણી એપ્લિકેશન હોઈ શકે છે જ્યાં તમને તે પાવરની જરૂર નથી તમારે ખૂબ સરળ પાવરની જરૂર છે તમારી પાસે થમ્બ ઇન્સટ્રક્શન સેટ હોઈ શકે છે જે આવશ્યકપણે 16 બીટ ઇન્સટ્રક્શન્સ સેટ છે જો આપણે જે નાની હોય તેવી ઇન્સટ્રક્શન્સનો ઉપયોગ કરીએ તો તેનાથી કુલ કોડ સાઇઝને ટૂંકાવી શકાય છે તમારી કોડ ડેન્સિટી વધુ સુધારી શકાય છે અને બીજું એક ખૂબ જ રસપ્રદ ફીચર છે જેની આપણે આ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેને કન્ડિશનલ એક્સેકયુશન કહેવામાં આવે છે તમે કહી શકો છો કે તમે આ 2 નંબરો ઉમેર્યા છે જો 0 ફ્લેગ સેટ થયો હોય પરંપરાગત પ્રોસેસરોમાં જો 0 ફ્લેગ સેટ કરેલો હોય તો તમારી પાસે JZ અથવા JNZ પ્રકારની ઇન્સટ્રક્શન હોઈ શકે છે તમે જંપ કરો પછી તપાસ કરો કે તે 0 નથી વગેરે તેનો અર્થ એ કે તમારે ઘણી જંપ ઇન્સટ્રક્શન્સની જરૂર છે પરંતુ જો તમારી પાસે કન્ડિશનલ ઇન્સટ્રક્શન્સ છે જેમ કે તમે કહો કે જો 0 ફ્લેગ સેટ થયેલો છે તો પછી તમે જંપ ઇન્સટ્રક્શન એકસાથે ટાળી રહ્યા છો ઇન્સટ્રક્શન્સની સંખ્યા પણ ઓછી થાય છે અને અલબત્ત તેમાં કેટલીક વૃદ્ધિ છે જેમ કે મલ્ટીપ્લાય અને એડ આ પ્રકારની ઇન્સટ્રક્શન્સ ઇન્સટ્રક્શન સેટમાં ઉમેરવામાં આવી છે આ કારણે ARM પ્યોર RISC થી થોડુંક વિચલિત થઈ ગયું છે પરંતુ હજી પણ તે એકદમ શક્તિશાળી પ્રોસેસર છે જે મોટે ભાગે RISC પર આધારિત છે ફક્ત કેટલાક કિસ્સાઓમાં તે ખૂબ જ સારા કારણોસર વિચલિત થાય છે હવે તમે આ વોન ન્યુમન અને હાર્વર્ડ આર્કિટેક્ચર વિશે વાત કરી રહ્યા છો જે તમને પહેલાથી જ વાત કરી હતી આ ARM7 અને તેનાથી પણ જૂના પ્રોસેસર વોન ન્યુમેન પર આધારિત હતા ત્યાં એક જ મેમરી હતી પછીના પ્રોસેસરોમાં 2 અલગ મેમરી ઇન્સટ્રક્શન મેમરી અને ડેટા મેમરી હોય છે અને અંદર પણ ઇન્સટ્રક્શન કેશ અને ડેટા કેશ હોય છે હવે બીજું ફીચર એ છે કે ARM પ્રોસેસરો પાસે ઇનપુટઆઉટપુટ માટે અલગ ઇન્સટ્રક્શન્સ નથી તેઓ મેમરી મેપડ IO નો ઉપયોગ કરે છે ચાલો આપણે કહીએ કે આ તમારું કુલ મેમરી એરિયા છે આ તમારી મેમરી છે મેમરીનો એક ભાગ છે જે તમે IO ઉપકરણો માટે અનામત કરેલો છો સામાન્ય રીતે જ્યારે તમે મેમરીને એક્સેસ કરો છો ત્યારે તમે ડેટા અહીં સ્ટોર કરો છો પરંતુ જ્યારે તમે આ રિજિયનમાં કેટલાક એડ્રેસને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો ત્યારે ડીકોડિંગ સર્કિટરી આપમેળે મેમરીને બદલે IO પોર્ટ્સને એક્સેસ કરશે પરંતુ મેમરી અને IO ઓપરેશન માટે સમાન ડીકોડર હશે કહો કે લોડ સ્ટોર ઇન્સટ્રક્શન્સ સામાન્ય રીતે મેમરી અને રજિસ્ટર વચ્ચેના ડેટાને સ્થાનાંતરિત કરવા માટે વપરાય છે સમાન લોડ સ્ટોર ઇન્સટ્રક્શન્સનો ઉપયોગ IO પોર્ટમાંથી વાંચવા અથવા IO પોર્ટમાં લખવા માટે કરવામાં આવશે ઇનપુટ અને આઉટપુટ માટે કોઈ અલગ ઇન્સટ્રક્શન્સ નથી એડ્રેસ જે વાપરીશું તે એડ્રેસ IO ઉપકરણોને અનુરૂપ હશે આ લાક્ષણિક ARM આર્કિટેક્ચર છે હું તમને તેનો એક સ્નેપશોટ બતાવવા માંગતો હતો તમે જુઓ છો કે તમારી પાસે રજિસ્ટર બેંક છે અહીં અમારી પાસે એરિથમેટિક લોજિક યુનિટ છે ડેટામાંથી એક સીધો અહીં રજિસ્ટર બેંકમાંથી આવી રહ્યો છે અને બીજા એક માટે તમે જુઓ છો કે અહીં બેરલ શિફ્ટર છે તેથી અન્ય ડેટાને શિફ્ટ કરી શકાય છે અને પછી ALU પર લાગુ કરી શકાય છે અથવા તે કોઈ શિફ્ટ કર્યા વિના પણ આવી શકે છે મલ્ટીપ્લાયર અહીં છે જ્યારે પણ તમને આ મલ્ટીપ્લાયર હાર્ડવેરની જરૂર હોય ત્યારે તમે ગુણાકાર કરી શકો છો અને તેને બસમાં લઈ શકો છો ઇન્સટ્રક્શનના કેટલાક અન્ય ફીચર્સ છે એક એડ્રેસ રજિસ્ટર છે એડ્રેસ ઇંકરીમેન્ટર છે તેથી આ એડ્રેસ બસ છે અને અહીં મેમરી સાથે ઇન્ટરફેસિંગ માટે ડેટા બસ છે પરંતુ આની અંદર રસપ્રદ છે ત્યાં એક મલ્ટીપ્લાયર છે ત્યાં એક બેરલ શિફ્ટર છે જે ALU પહેલા આવેલ છે આ કેટલીક ઇન્સટ્રક્શન્સના અમલીકરણને ખૂબ કાર્યક્ષમ બનાવે છે તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ અમે આ ચર્ચા આગળના કેટલાક લેક્ચર્સમાં ચાલુ રાખીશું જ્યાં આપણે ARM ઇન્સટ્રક્શન સેટમાંની કેટલાક વધુ વધારાના ફીચર્સ અને ARM આર્કિટેક્ચર્સ પર પણ ધ્યાન આપીશું